લ ચાલો આપણે ફક્ત સમીક્ષા કરીએ કે આપણે અત્યાર સુધી શું કર્યું છે અને આપણે જે કર્યું છે તે જૂનો ક્વોન્ટમ સિદ્ધાંત છે જેમાં તમે ક્વોન્ટમ સિસ્ટમ્સના ઉર્જા સ્તરો ની ગણતરી કરો છો અને જ્યારે હું ક્વોન્ટમ સિસ્ટમ્સ કહું છું મારો અર્થ ખાસ કરીને નાના માઇક્રોસ્કોપિક સિસ્ટમ્સ છે જે મેં કર્યું તે બોક્સમાંનું કણ હતું મેં હાર્મોનિક ઓસિલેટર વિષે પણ કહયું અને મેં અણુ વિષે પણ કહયું અને આપણે અહીં જે વસ્તુનો ઉપયોગ કર્યો છે તેને ક્વોન્ટમ કંડિસન્સ કહેવામાં આવે છે જે તમને જણાવે છે કે જે ક્રિયા એક સમયગાળા pdq ઉપર નિર્ધારિત છે હું ફક્ત dq નો ઉપયોગ સામાન્ય કોઓર્ડિનેટ માટે કરી રહ્યો છું જે nh છે અને તેણે તમને ઉર્જા અથવા ઉર્જા તફાવતો આપ્યા હતા અને જેને લીધે આ ૨ સ્તર વચ્ચે ઉર્જા અને ઉર્જાનો તફાવત છે અને તમે ૨ સ્તર વચ્ચેના ઉર્જા તફાવતને જાણો છો તો માની લો કે બે સ્તર m અને n છે ચાલો એમ કહીએ કે m એ n કરતા વધારે છે પછી hmn છે આપણે રેડીએશનની ફ્રિક્વન્સીની ગણતરી કરી શકીયા બીજી વસ્તુ આપણે આ રેડીએશનની ઇંટેંસિટી શોધવા માટે ગણતરી કરી હતી આપણી પાસે કોઈ રેસીપી નથી કોઈ સિદ્ધાંત નથી અત્યાર સુધી આપણી પાસે એકમાત્ર વસ્તુ છે જે મેક્સવેલ ના સિદ્ધાંતની વિરુદ્ધ છે જ્યાં Em તરંગોનો સ્રોત સારી રીતે સમજી શકાય છે આપણી પાસે એકમાત્ર વસ્તુ છે આઈન્સ્ટાઈનના A અને B કોએફિસિએંટ નો સિદ્ધાંત તેથી ક્વોન્ટમ સિદ્ધાંતમાં પદાર્થ રેડીએશન ક્રિયાપ્રતિક્રિયાનો એક માત્ર સિદ્ધાંત એ આઈન્સ્ટાઇનનો ઉત્તેજિત અને સ્વયંભૂ ઉત્સર્જન નો સિદ્ધાંત છે જે ખરેખર આપણે જાણીએ છીએ જ્યાં કોએફિસિએંટ A છે જ્યાં કોએફિસિએંટ B છે જો કે આપણે તેની ગણતરી કેવી રીતે કરવી તે જાણતા નથી તેમ છતાં હજી સુધી વિકસિત થિયરી ઘણી બધી માહિતી આપે છે અને આપણે હજી સુધી જે શીખ્યા છીએ તે તમને અણુ માળખું આપે છે તે તમને પિરિયોડિક ટેબલ આપે છે જે સ્પેક્ટ્રમ ને આંશિક રીતે સમજાવે છે કારણ કે તે તમને ફક્ત સ્થાન અને અન્ય ઘણી વસ્તુઓ આપે છે જોકે આ સિદ્ધાંત પૂર્ણ નથી પરંતુ સિદ્ધાંત પૂર્ણથી ઘણો દૂર છે તેથી આપણે ખરેખર જાણતા નથી કે ઇંટેંસિટી ની ગણતરી કેવી રીતે કરવી અંદરનું માળખું શું છે ક્વોન્ટમ સ્ટ્રક્ચર શું છે અને તે બધાને સમજવા માટે કે અન્ય સિદ્ધાંતો ખાસ કરીને ક્લાસિકલ સિદ્ધાંત કે જે જાણીતા છે તેની સાથે જોડાણ બનાવવું જોઈએ અને તેથી જ કોરસ્પોંડેન્સ સિદ્ધાંત આવ્યો તેથી આજે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે કોરસ્પોંડેન્સ સિદ્ધાંત છે જેણે ક્વોન્ટમ સ્તરે શું થાય છે અને ક્વોન્ટમ સિદ્ધાંત ક્લાસિકલ સિદ્ધાંત ની સરખામણી માં કેવી રીતે જાય છે અને કેવી રીતે તે મદદ કરે છે તે દર્શાવ્યું છે તે ખરેખર મહત્વપૂર્ણ સિદ્ધાંત છે કારણ કે તે જે રીતે મદદ કરે છે તે છે કે એકવાર આપણે ક્લાસિકલ પરિણામો જાણ્યા અને ક્વોન્ટમ સિદ્ધાંત થી ક્લાસિકલ પરિણામ તરફ કેવી રીતે પહોંચવું જોઈએ તે જાણ્યા પછી ત્યાં જે બનશે તે ક્વોન્ટમ વ્યવસ્થા ને બેકટ્રેક અને એક્સ્ટ્રાપ્લેટ કરી શકે છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ સિધ્ધાંત છે અને હું આ વ્યાખ્યાન અને પછીના વ્યાખ્યાનમાં આ ચર્ચા કરવા જઇ રહ્યો છું અને ક્લાસિકલ સિદ્ધાંતની રચનાને કોઈ કેવી રીતે જોઈ શકે છે અને તે અનુમાનથી ક્વોન્ટમ સિદ્ધાંતમાં શું થવું જોઈએ તે પણ જોઈશું તેથી કોરસ્પોંડેન્સ સિધ્ધાંતને સમજવા ચાલો આપણે એક નિરીક્ષણથી પ્રારંભ કરીએ અને આ અવલોકન હશે કે ક્વોન્ટમ નંબરો મોટા થતા જતા ઉત્સર્જન કરેલા રેડીએશનની ફ્રિક્વન્સી ક્લાસિકલ રેડીએશન ની ફ્રિક્વન્સી જેવી જ બને છે અને હું તમને યાદ પણ અપાવી દઉં છું કે ઓસિલેટીંગ ચાર્જ ની ક્લાસિકલ રેડીએશન ફ્રિક્વન્સી એ પિરિયોડિક મોસન ની ફ્રિક્વન્સી સમાન છે જે હું શબ્દ પિરિયોડિક મોસન એવો ઉપયોગ કરું છું કારણ કે ઓસિલેશનનો અર્થ સરળ હાર્મોનિક ઓસિલેશન નથી તે કોઈ પિરિયોડિક મોસન અથવા તેના ગુણાકાર હોઈ શકે છે ક્લાસિકલ પરિણામ વિશે જે લખ્યું છે તે ક્લાસિકલ સિદ્ધાંત દ્વારા જાણીતું છે તેથી આ જાણીતું છે અને અવલોકન હતું કે ક્વોન્ટમ પ્રક્રિયાના કારણે ક્વોન્ટમ નંબરો વધવાના કારણે ઉત્સર્જન થતાં રેડીએશનની ફ્રિક્વન્સી એ ઇલેક્ટ્રોનનો એક સ્તરેથી બીજા સ્તરમાં જમ્પ કરવાથી ક્લાસિકલ મોસન ફ્રિક્વન્સી ને સમાન બને છે ચાલો આપણે તે જોઈએ તેથી હું બોક્સમાં કણનું ઉદાહરણ લઈશ અને દેખીતી રીતે આપણે ધારી રહ્યા છીએ કે તે એક ચાર્જ થયેલ કણ છે કારણ કે માત્ર ચાર્જ કરેલા કણો રેડીએશન કરે છે જ્યારે એસેલેરેટ થાય છે ત્યારે તેથી તે બિંદુની બાજુમાં છે પરંતુ L લંબાઈના બોક્સમાંના કણમાં ઉર્જા સ્તર En જે h2n22mL2 બરાબર છે અને તે ઉર્જા છે હવે ચાલો જોઈએ કે જ્યારે આ કણ ઉપરના સ્તરથી નીચલા સ્તરે કૂદકો લગાવશે ત્યારે શું થાય છે તેથી હું આ કણને એક બોક્સમાં લઈ રહ્યો છું જ્યાં ઉચ્ચ સ્તર n અને નીચલુ સ્તર છે નીચલું સ્તર n τ છે તે બંને ઇંટીજર છે અને જ્યારે આ કૂદકો લાગે છે ત્યારે રેડીએશન બહાર આવે છે અને બોહર ના સિદ્ધાંત પ્રમાણે હું જાણું છું કે જ્યારે તે n સ્તરથી n τ સ્તર માં કૂદકો લગાવશે ત્યારે ફ્રિક્વન્સી v એ En En τh બનશે જે h28mL21hn2 n τ2 બનશે અહિયાં ઉર્જા માં n2h28mL2 જેટલું કરેકસન હશે તેથી પહેલાંની સ્લાઇડ માં 2mL2 હતું તેથી ચાલો પછી આગળ વધીએ અને તેથી nn τh28mL21h2nτ 2 બરાબર આ h એ hs સાથે કેન્સલ થાય છે અને મને મળે છે h8mL22nτ 2 ચાલો હવે આપણે n →∞ ની લિમિટ લઈએ જ્યાં n ની કિમત ખૂબ મોટી છે અને ની કિમત n કરતા ઘણી ઓછી છે તેથી એનો અર્થ એ છે કે ટ્રાંઝીસન n સ્તરથી n 1 n 2 અને તેથી વધુ તરફ થાય છે પછી મારી પાસે છે nn τh8mL22nτ કારણ કે હું 2 ને અવગણી શકું છું અને તે તમને આપે છે nh4ml2τ હવે હું તે બતાવવા જઇ રહ્યો છું કે nh4ml2 એ ક્લાસિકલ રીતે પિરિયોડિક મોસન ની ફ્રિક્વન્સી છે તેથી રેડીએશન જે n →∞ ની લિમિટ માં બહાર આવે છે તે classical બરાબર છે તેથી રેડીએશન ની ફ્રિક્વન્સી classical અથવા તેની ઉંચી હાર્મોનિક્સ હશે ચાલો હવે જોઈએ કે આ સાચું છે તેથી બોક્સમાં આ કણ માટે જ્યાં En એ h2n28mL2 છે તે સંપૂર્ણ રીતે કાઇનેટિક ઉર્જા 12mv2 છે અને જો હું આની સાથે ૨ રદ કરું તો તે મને ૪ આપે છે તેથી મને મળે છે v2h2n24mL2 અથવા v ૧ પૂર્ણ મોસન થાય છે જ્યારે તે જમણી તરફ જાય છે અને પાછું આવે છે એટલે કે 0 અને L ત્યારે એક સમયગાળા માટે અંતર 2L છે ગતિ hn2mL છે ફ્રિક્વન્સી એ 1T થશે જે કંઇ નથી પણ v2L છે આ મને આપે છે T2Lv તેથી આ v2L એ hn4mL2 તરીકે બહાર આવે છે જે ક્લાસિકલ ફ્રિક્વન્સી છે તેથી હું કહી શકું છું કે ક્લાસિકલ ફ્રિક્વન્સી એ hn4mL2 છે અને જો તમે તે જોઈ શકો તો તે અગાઉ થયું હતું તેથી યાંત્રિક રીતે ફેલાયેલ ફ્રિક્વન્સી એ કંઇ નથી પણ classical છે તેથી તે એવું છે કે જ્યારે ક્વોન્ટમ સિસ્ટમ આ વિશાળ n મર્યાદામાં રેડીએશન કરે છે તે ક્લાસિકલ ફ્રિક્વન્સી અથવા તેની હાર્મોનિક્સ ને ફેલાવી રહ્યું છે આપણે આ પરિણામને સમજી શકીએ છીએ અને હું તેના પર થોડા સમય પછી ફ્યુરિયર સીરિઝ દ્વારા કમેંટ કરી ચાલો હું તમને બીજું પ્રખ્યાત ઉદાહરણ આપું ઉદાહરણ તરીકે એક હાઇડ્રોજન અણુ છે હાઇડ્રોજન અણુ માટે n સ્તરની ઉર્જા mz2e432202h2n2 તરીકે આપવામાં આવે છે જ્યાં એક હાઇડ્રોજન અણુની ઉર્જા છે અને હું Z લઈ રહ્યો છું તેથી ચાલો આને ન્યુક્લિયર ચાર્જ Z e સાથે નો હાઇડ્રોજન અણુ લઈએ તેથી જ્યારે હાઇડ્રોજન અણુમાં ટ્રાંઝીસન n થી n τ થાય છે ત્યારે રેડીએશન થયેલી ઉર્જા h એ En En τ બને છે જે mZ2e432202h21n τ2 1n2 હશે જ્યાં m એ ઇલેક્ટ્રોન નું માસ છે અને હવે લિમિટ n ને ઇંફાઇનાઇટ કરીયે ની કિમત n કરતા ઘણી ઓછી છે પછી તમે જોશો કે h એ mZ2e432202h2n2τn4 બને છે તેથી hv એ mZ2e432202h21n32τ તરીકે બહાર આવે છે જે mZ2e416202h21n3 છે તેથી હું દાવો કરું છું કે આ ફરીથી classicalh છે તેથી જ્યારે એ n1 થી n τ તરફ ટ્રાંઝીસન કરી રહ્યું છે તે classical સિવાય બીજું કંઈ જ નથી હું આને તમારા માટે એક એકસરસાઈઝ તરીકે છોડું છું અને આ રીતે તમે આગળ વધો En ને mZ2e432202h2n2 તરીકે આપવામાં આવેલ છે અને તે 12mv2 બરાબર છે અને આના પરથી તમે શોધી શકો છો કે n ભ્રમણકક્ષા માં ઇલેક્ટ્રોનની ગતિ શું છે તેથી vn મળી શકે છે એકવાર vn મળી ગયા પછી તમે જાણો છો કે બોહર કંડિસન તમને આપે છે mvrnh2π તેથી તમે આનો અર્થ સૂચવી શકો છો કે rn મળી શકે છે અને vnrn2π એ classical આપે છે તેથી આપણે આ 2 ઉદાહરણો દ્વારા જે શીખ્યા તે એ છે કે જો ત્યાં n સ્તરથી n τ માં ટ્રાંઝીસન થાય છે જ્યાં ઇંટિજર છે તો મોટા n ની મર્યાદામાં ઉત્સર્જન એક classical હાર્મોનિક સમાન છે તેથી આ અવલોકન છે શું આ અવલોકન એક યોગાનુયોગ છે કે તેમાં કંઈક ઉંડાણ છે તેથી ચાલો હું આ પ્રશ્ન કરું છુ પ્રશ્ન એ છે કે શું આ અવલોકન ફક્ત 2 સિસ્ટમ્સ દ્વારા જ એક યોગાનુયોગ છે કે તે સામાન્ય રીતે સાચુ છે આ પ્રશ્ન છે અને જવાબ છે કે આ સામાન્ય રીતે સાચુ છે અને આ ક્લાસિકલ સિદ્ધાંત પરથી આવ્યુ છે જે કહે છે કે માની લો કે તમારી ૨ સિસ્ટમ્સ છે જે મેં ધ્યાનમાં લીધી છે અહીં મેં બોક્સમાં કણોની સિસ્ટમ ધ્યાનમાં લીધી છે મેં એક અણુ ધ્યાનમાં લીધું છે જેમાં ઇલેક્ટ્રોન વર્તુળમાં ફરતું હોય છે હું સિસ્ટમ હાર્મોનિક ઓસિલેટર પર પણ વિચાર કરીશ અને હું તમને બતાવીશ કે આ સિસ્ટમ્સ માં ઓસિલેશન ની ફ્રિક્વન્સી ∂E∂A થઈ રહી છે જ્યાં E ઉર્જા છે અને A ક્રિયા છે મને તેના પર થોડું વિસ્તૃત કરવા દો તેથી હું દાવો કરું છું કે હું તેને ફક્ત ઉદાહરણો દ્વારા બતાવીશ વધુ સામાન્ય પુરાવા માટે ક્લાસિકલ મિકેનિક્સની થોડી વધુ સમજણ જરૂરી છે જે આ સમયે આ અભ્યાસક્રમથી થોડી વધારે છે હું ફક્ત ઉદાહરણો દ્વારા જ બતાવીશ જો હું ઉર્જા E અને ક્રિયા A સાથેની સિસ્ટમ લઉં તો ચાલો હું તમને યાદ કરાવું કે આ શું છે તેથી ઉદાહરણ તરીકે તે એક કણ છે જે હાર્મોનિક ઓસિલેટર માં ફરે છે આ કણમાં આ બોક્સમાં ક્રિયા pdx દ્વારા આપવામાં આવે છે ફરીથી ક્રિયા ∫pdx દ્વારા આપવામાં આવશે અને આ વર્તુળમાં ફરતા કણ માટે ક્રિયા એ એંગ્યુલર મોમેંટમ dϕ દ્વારા આપવામાં આવતું હતું જો તમે પાછલા કેટલાક વ્યાખ્યાનો અને ક્રિયાઓમાંથી યાદ કરો તો આ ભ્રમણકક્ષા માટે એક કોંસ્ટંટ સંખ્યા આપવામાં આવે છે અને E આ ભ્રમણકક્ષા માટેની ઉર્જા એ આ ક્રિયાના ફંક્સન તરીકે અને સિસ્ટમના કેટલાક અન્ય પરિમાણો તરીકે લખી શકાય છે દેખીતી રીતે તમે જોશો કે જો હું ક્રિયા નું મૂલ્ય બદલીશ તો હું ભ્રમણકક્ષા બદલીશ અને તેથી ઉર્જા પણ બદલાશે અને જ્યાં દાવો કરવામાં આવે છે કે કોઈ ખાસ ભ્રમણકક્ષા માટે તે ભ્રમણકક્ષાની ફ્રિક્વન્સી હશે